જ્યારે ઉષ્માવહન ની ચર્ચા કરી ત્યારે આપણે ધ્યાનમાં લીધું હતું કે તરલ એક પદાર્થ કે જ્યાં ઉષ્માનું પરિવહન કરવાનું છે તેની પાછળ વહે છે ન્યૂટનનો શીતળતા નો નિયમ આ પરિવહનના દર નો જથ્થો ગણાવે છે હવે આપણે ઉષ્માનયન ના લીધે ઉષ્મા પરિવહનની લાક્ષણિકતાઓ નું પદ્ધતિસર વર્ણન કરીશું ખાસ કરીને અલગ અલગ બાબતો માટે રાશિ ઉષ્મા પરિવહનનો ગુણાંક ની ગણતરી કરીશું ઉષ્મા પરિવહનનો ગુણાંક h એ ઘનતા વાહકતા વગેરેની જેમ અંતર્ગત ગુણધર્મ નથી તે બનાવટી રાશિ છે કે જે અનુકૂળતા ના હેતુથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે દરેક વખતે જટિલ સમીકરણોનો ઉકેલ શોધવાને બદલે જો ઉષ્મા પરિવહનનો ગુણાંક શોધીએ તો તે ચોક્કસ સમસ્યા ના ઉકેલ માટે અનુકૂળ છે ઉદાહરણ તરીકે હિટ એક્સચેન્જર્સ માં પાઇપ ની અંદર ની અને બહારની બાજુએ એમ અનુક્રમે બે તરલ પદાર્થ વહે છે જો નળીની અંદરના તરલ પદાર્થ માંથી બહારની બાજુએ વહેતા તરલ પદાર્થમાં અંતિમ ઉષ્માના પરિવહનની ગણતરી કરવાની જરૂર છે તો એક રસ્તો એ પાઇપ ની અંદરની અને બહારની બાજુએ જે પ્રક્રિયા થાય છે તે અને નળીની દિવાલ પર ઉષ્માવહન માટે ના બધા મૉડલ સમીકરણો લખવા અને તે બધાનો એક સાથે ઉકેલ મેળવવો તે કંટાળાજનક બનશે તેના કરતાં એક ભવ્ય રસ્તો છે કે પરિવહનના ગુણાંકની વ્યાખ્યા કરવી કે જે અનિવાર્યપણે ઉષ્મા પરિવહનની પ્રક્રિયાનો જથ્થો દર્શાવે છે તે ઉષ્માનયન થી વધતા ઉષ્મા પરિવહન ના સિદ્ધાંતો સમજવા માટે અનુકૂળ છે ઉપરાંત તે યોજનાના હેતુ માટે સુલભ છે વધુમાં આપણે દ્રવ્ય પરિવહન પણ ધ્યાનમાં લઇશુ બધા ઉષ્માવહન ને લગતા વિષયો માટે દ્રવ્ય પરિવહન અસંગત છે જ્યારે ઉષ્માનયનથી વધારાતા ઉષ્માનું પરિવહન જોઈએ ત્યારે આપણે તેની સાથે દ્રવ્ય પરિવહનની પ્રક્રિયા નો જથ્થો પણ ધ્યાનમાં લઇશુ કેમ કે આ બંને પરિવહનની પ્રક્રિયાઓ સમાન છે આ સમાનતા આ બે પરિવહનની પ્રક્રિયાઓ વચ્ચે સમરૂપતા મેળવવા માટે નો રસ્તો છે હકીકતમાં અલગ અલગ પરિવહનની પ્રક્રિયાઓ જેવીકે વેગમાન ઉષ્ણતા અને દ્રવ્ય પરિવહન એકબીજાને સમરૂપ છે તે આપણે જથ્થાત્મક રીતે બતાવીશું આપણે ખાસ કરીને અલગ અલગ વ્યાખ્યાઓ ધ્યાનમાં લઇશું પરિવહનના સમીકરણો લખીશું અને ત્રણે પરિવહનની પ્રક્રિયાઓ વચ્ચે સમરૂપતા ઓળખીશું ખાસ કરીને આપણે પરિસીમા નું સ્તર ધ્યાનમાં લઇશું વેગમાનની પરિસીમા ના સ્તર ની માત્રા ફ્લુઇડ મિકેનિક્સના અભ્યાસક્રમ મા આવરી લેવાય છે જ્યારે તાપમાન અને સાંદ્રતા ની પરિસીમા ના સ્તર અહીંયા વિગતવાર જોઈશું તાપમાનની પરિસીમાનું સ્તર એ ઉષ્ણતાના પરિવહન ને અનુરૂપ છે અને સાંદ્રતા ની પરિસીમાનું સ્તર એ દ્રવ્ય પરિવહન ને અનુરૂપ છે ઉપરના સ્નેપશોટ માં બતાવ્યા પ્રમાણે આ અભ્યાસક્રમ મા બીજા ત્રણ વિષયોઅને પેટા વિષયો આવરી લેવામાં આવશે ધારો કે તરલ પદાર્થ ખરેખર પાઇપમાં પંપ કરવામાં આવે છે તરલ પદાર્થ ની ગતિ બહારની ડ્રાઇવ બહારના પંપના કારણે થાય છે જેને પ્રેરિત ઉષ્માનયન કહેવાય છે કે જે ઉષ્મા પરિવહન અને દ્રવ્ય પરિવહન ની વૃદ્ધિ તરફ દોરે છે હવે આપણે કુદરતી ઉષ્માનયન જોઈશું કે જ્યાં ઉષ્માનયન એ સ્થાનિક તાપમાનના કારણે ઉદ્ભવતી ઘનતા થી સંચાલિત છે આ બધા અલગ અલગ વિષયોને ઉષ્માનયન થી વધારાતા ઉષ્મા પરિવહન મા જોડતા હીટ એક્સચેન્જર્સ ની ડિઝાઇન વિગતવાર જોઈ શકાશે Refer Slide Time 1133 ધારો કે આપણે કોઈ એક ઘન પદાર્થ લઈએ છીએ અને ચાલો સપાટી પર Ts જાળવવામાં આવે છે એમ કહીએ ઉપરનો સ્નેપશોટ જુઓ ઉષ્માવહન ના વિષયમાં આપણે ધારી લીધું હતું કે પ્રવાહી પદાર્થ ના બધા ગુણધર્મો જાણીતા છે અને બધું જોડીને જોયું હતું કે ઉષ્મા પરિવહન એ ન્યુટનના શીતળતા ના નિયમ પરથી મળતા ઉષ્મા પરિવહનનો ગુણાંક ની લાક્ષણિકતા પરથી વર્ણવી શકાય છે હવે આપણે ધારીએ છીએ કે ઘન પદાર્થ માં ઉષ્મા પરિવહનની પ્રક્રિયા ઘણી સારી રીતે વર્ણવી શકાય છે અને સપાટીનું તાપમાન જાણીતું છે છતાં આપણે તરલ પદાર્થમાં ઉષ્મા પરિવહનની પ્રક્રિયા કઈ રીતે થાય છે અને તેના ગુણધર્મો શું છે તે જાણતા નથી ચાલો ધારી લો કે તરલ પદાર્થ વેગ v થી એક પદાર્થ ની પાછળ વહે છે ચાલો મુક્ત રીતે વહેતા તરલનું એટલે કે એક પદાર્થથી અતિશય દૂર તાપમાન T છે ચાલો ઉપરના સ્નેપશોટ માં બતાવ્યા પ્રમાણે બિંદુ "1" પર ઉષ્મા પરિવહન ની પ્રક્રિયા ધ્યાનમાં લો ઉષ્મા પરિવહન નો પ્રવાહ શું છે ન્યૂટનનો શીતળતાનો નિયમ સૂચવે છે કે બિંદુ 1 પર ઉષ્મા પરિવહન નો પ્રવાહ એ ઉષ્મા પરિવહન ગુણાંક ગુણ્યાં સ્થાનિક તાપમાન નો ઢોળાવ પરથી મળે છે જો Ts T∞ છે તો ઉષ્મા નો પ્રવાહ એ ખરેખર તે જગ્યાએ ઘન પદાર્થ માંથી તરલ પદાર્થ તરફ પરિવહન છે જ્યારે ઉષ્માવહન ના વિશે વાત કરી હતી ત્યારે આપણે માની લીધું હતું કે ઉષ્મા પરિવહનનો ગુણાંક આ પદાર્થ ની સપાટી પર અચળ છે એવું અનિવાર્યપણે નથી કારણ કે ઉષ્મા પરિવહન સપાટી પર અલગ અલગ જગ્યાએ અલગ હોય શકે ઉષ્મા પરિવહનનો ગુણાંક બધી જગ્યાએ સરખો ના પણ થઈ શકે તે x y અને z સ્થિતિ પણ આધારિત થશે ચાલો પહેલા બે પરિમાણીય સપાટી જોઈએ x અને y માં ઘન પદાર્થ માંથી તરલ પદાર્થમાં ઉષ્મા પરિવહનનો કુલ દર શું છે ઉષ્માના પરિવહન નો કુલ દર નીચે પ્રમાણે મેળવી શકાય છે q ∫ hT − T∞ dAs 1 As ચાલો સરેરાશ ઉષ્મા પરિવહનનો ગુણાંક વ્યાખ્યાયિત કરીએ જે નીચે મુજબ મળે છે h 1As∫ h dAs 2 As જો સમીકરણ મા બે તાપમાન જાણીતા હોય તો ઉષ્મા પરિવહનનો દર નીચેના સ્નેપશોટમાં બતાવ્યા પ્રમાણે h ના પદમાં ફરીથી લખી શકાય છે તેમાં પદાર્થનું સપાટીનું ક્ષેત્રફળ AAs છે હકીકતમાં ઉષ્માવહન ની બાબતમાં ઉષ્મા પરિવહનનો ગુણાંક જે ઉપયોગમાં લીધો છે તે ખરેખર "સરેરાશ ઉષ્મા પરિવહનનો ગુણાંક" છે આ અભ્યાસક્રમમાં ઉષ્માનયન થી વધારાતા ઉષ્મા પરિવહન ના ભાગ નો હેતુ h નો અંદાજ આપવાનો છે જો સરેરાશ ઉષ્મા પરિવહનનો ગુણાંક જાણીતો છે તો પરિબળો જેવા કે ભૂમિતિ સ્થાનિક જગ્યા સ્થાનિક પ્રવાહ અવગણી શકાય છે કેમકે તે પહેલેથી જ h ની ગણતરીમાં આવી જાય છે